અસાઇનમેન્ટ 5 પ્રોબ્લેમ 6 8 5 નંબર ના અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે હું હવે પ્રોબ્લેમ નંબર 6 7 અને 8 નો હલ કરવા જઇ રહ્યો છું પ્રોબ્લેમ નંબર 6 માં તે કહે છે કે L લંબાઈ અને R ત્રિજ્યા લાંબી સિલિન્ડર ધ્યાનમાં લો તેથી અમે ખરેખર L લંબાઈ અને R ત્રિજ્યાના ખૂબ પાતળા સિલિન્ડર પર વિચાર કરી રહ્યા છીએ તેને ખૂબ લાંબું લેવાનો હેતુ છે કે જેથી આપણે ફ્રિંજ ઇફેક્ટ ને અવગણી શકીએ એનો અર્થ એ કે આપણે અનિવાર્યપણે અનંત લાંબી સિલિન્ડર ગણી શકીએ છીએ અને આમાં x દિશામાં મેગ્નેટાઇઝેશન M છે તેથી જો હું તેને ઉપરથી જોઉં છું તો મેગ્નેટાઇઝેશન આ રીતે દેખાય છે ત્યાં કોઈ z ડિપેન્ડેન્સ નથી અને આપણે H શોધવાનું છે હું જાણું છું કે B0 છે અને આ 0 HM છે અને તેથી H M છે તેથી જો હું M ની ગણતરી કરું તો તે મારો જવાબ છે હું જવાબ તરત જ લખી શકું છું તેમ છતાં હું તમને બતાવીશ કે ગોસના નિયમની Gausss law મદદથી કેવી વ્યવસ્થિત રીતે તે મેળવી શકાય M હવે જો હું તેને ઉપરથી જોઉં છું જેમકે મેં કહ્યું હતું આ રીતે એમ બધી જગ્યાએ દેખાય છે અને ડાયવર્જન્સ શોધવાની શ્રેષ્ઠ રીત એ તેનો ઉપયોગ છે જે વ્યાખ્યા છે જે એમ કહે છે કે M dV M જો હું તેને કોઈ કોણ પર શોધવા માંગુ છું તો ચાલો હું અહીં એક નાની δ લંબાઈ અને ક્ષેત્ર a નો એક બોક્સ લઉં હવે નોંધ લો કે જો આ બોક્સ અંદર છે અને હું M ds ની ગણતરી કરું છું ત્યારથી આ પહોળાઈ ખૂબ નાનો છે જે આ સરફેસ ઇન્ટિગ્રલ માં સરફેસ 0 ફાળો આપે છે બીજી બાજુ જુઓ આ M આવે છે અને M બહાર નીકળી રહ્યો છે તેથી જે પણ ફ્લક્સ આવે છે તે જાય છે તેથી M ds0 છે અને તેથી Minside0 છે જેની તમે અપેક્ષા કરી શકો કારણ કે આ યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન છે Minside0 બીજી બાજુ ચાલો જોઈએ કે જ્યારે હું સરફેસ પર આવું છું ત્યારે શું થાય છે આ મેગ્નેટાઇઝેશન છે જો હું આ સપાટી પર આવીશ અને આને ફરીથી વિવિધ વેનિશિંગ ઊંચાઈ પર a ક્ષેત્ર ની વિશિષ્ટ બોક્સ બનાવું નોંધ લો કે ઇનર સરફેસ પર n બહાર નીકળી રહ્યો છે અને તેથી આમાંથી M ds સપાટી પર M લંબ ઘટક બનશે જે MMcos છે જો હું અહીંથી કોણ પર છું અને કારણ કે સપાટી પર લંબ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે તો તે નેગેટિવ થાય છે અને બહારથી કોઈ યોગદાન નથી તેથી આપણે M ds શોધી કાઢ્યું છે આ અંદરના વિસ્તારમાં M ds0 છે સંપૂર્ણ રીતે સિલિન્ડરની અંદર છે અને તે M a છે જ્યારે તેની એક બાજુ બહાર હોય તો તેની એક બાજુ અંદર હોય અલબત્ત બોક્સની પહોળાઈ અથવા ઊંચાઈ લગભગ 0 જેટલી હોય છે અને આ MMcosϕ δ તેથી આ તુરંત જ સૂચિત કરે છે કે અંદર M0 છે જે સાચું છે અને જ્યારે બોક્સ અંદર અને બહાર હોય છે ત્યારે બોક્સની પહોળાઈ અથવા ઊંચાઈ લગભગ 0 હોવા છતાં પણ MdV Mcosϕ a છે તેથી તેનો અર્થ એ કે ત્યાં ક્યાંક δ ફંક્શન હોવું જોઈએ તેથી હું તરત જ M a ds લખી શકું છું ચાલો લખીએ M a ds Mcosϕ a છે બંને બાજુઓ a પરથી કેન્સલ થાય છે અને ds જ્યારે તે સપાટી તરફ જાય છે ત્યારે મને 1 આપે છે નહીં તો તે મને 0 આપે છે અને તેથી હું M Mcosϕ δs R લખી શકું છું M છે તે પછી HMcosϕ δ હોવું જોઈએ અને તે તમારો જવાબ છે આગળનો પ્રશ્ન નંબર 7 તે કહે છે કે પ્રશ્ન નંબર 6 ના મેગ્નેટાઇઝ્ડ સિલિન્ડરની અંદર સહાયક ક્ષેત્ર H અને ચુંબકીય ક્ષેત્ર B છે તેથી ફરીથી જો હું તેને સિલિન્ડરની ઉપરથી જોઉં તો મારી પાસે મેગ્નેટાઇઝેશન M એ x દિશામાં છે અને આપણે પહેલેથી જ જોયું છે કે HMcosϕ δs R છે અને તેથી ત્યાં કોઈ પ્રવાહ નથી H0 તેથી H એ સપાટી પર 0cos જેવા ડિસ્ટ્રિબ્યુટેડ ચાર્જ નું વિદ્યુતક્ષેત્ર જેવું બનશે અને આ તરત જ મને આપે છે HMcosϕ δs RH0 Hinside M2 B 0H M 0M2 તેથી આ તરફ ચાર્જ પોઝિટિવ છે બીજી બાજુ નેગેટિવ છે અને આ તરત જ મને Hinside M2 આપે છે અથવા હું Hinside M2 લખી શકું છું જે B 0H M છે અને તે B 0M2 છે આ H અને M સમાન દિશામાં છે જે લાલ રંગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે મેગ્નિટ્યુડ 0M2 છે તેથી તે પ્રશ્ન નંબર 7 છે જે હલ થાય છે હું તમને તે વિશે વિચાર કરવા દઈશ બાઉન્ડ કરંટ નો ઉપયોગ કરીને તમે આ પ્રોબ્લેમને કેવી રીતે હલ કરશો કારણ કે બાઉન્ડ કરંટ JB યાદ રાખો આ કિસ્સામાં જે M0 છે અને KBMn છે તે અહીં સરફેસ કરંટ ની બરાબર હશે આ દિશામાં M છે n બહાર નીકળી રહ્યો છે તેથી Mn લાંબા સિલિન્ડર બનશે હું તમને આના હલ વિશે વિચારવા દઇશ ચાલો કેટલીકવાર H પદ્ધતિનો ઉપયોગ કરીને પાવર પણ દર્શાવે છે પ્રશ્ન નંબર 8 તે એવા મટીરીયલ ચિંતા કરે છે જે સંપૂર્ણ ડાયગ્મેગ્નેટિક છે અને તે એક સુપરકંડક્ટર છે તમને જે આપવામાં આવે છે તે એક સુપરકંડક્ટર છે પછી ભલે તમે તેને ક્યાં પણ મુકો અંદરનું ક્ષેત્ર હંમેશા 0 હોય છે તેથી જો હું સુપરકંડક્ટર નો ગોળો લઈ લઉ છું અને તેને લાગુ કરેલ B માં મુકું છું તો આપણે એ જાણવા માગીશું કે અંદર M અને નેટ H શું છે હવે હું જાણું છું કે Binside0 છે અને આ M ને કારણે Binside Bapplied Binduced હોવું જોઈએ કારણ કે લાગુ કરેલ B યુનિફોર્મ છે તેથી હું જાણું છું કે પ્રેરિત B યુનિફોર્મ અને વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ તેથી આપણે હવે જોઈએ છે કે M હોવું જોઈએ જે મને આની જેમ વિરુદ્ધ દિશામાં પ્રેરિત ક્ષેત્ર આપે છે આપણે પહેલા પણ એક વ્યાખ્યાનમાં જોયું છે કે આ યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન દ્વારા કરવામાં આવે છે Binside0 Bapplied Binduced જો મારી પાસે યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન M છે ચાલો આપણે પોઝિટિવ z દિશામાં કહીએ પછી તેથી મને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા દો M છે તે મને M પોઝિટિવ z દિશા તરફ આપશે અહીં કોઈ પ્રકારનો પોઝિટિવ ચુંબકીય ચાર્જ છે નેગેટિવ ચુંબકીય ચાર્જ અહીં છે અને H0 છે તેથી આ પોલરાઇઝેશન ને કારણે વિદ્યુતક્ષેત્ર જેવું છે અને આ કિસ્સામાં H M3 થઈ જશે અને તેથી ચુંબકીય ક્ષેત્ર B0M M3થઈ જશે B2M30 છે H M H M3 B0M M32M30 Bapplied2M300 ⇒ M 32 Bapplied0 તેથી મેં હાર્ડ સ્ફેરિકલ ચુંબક ની આ પ્રોબ્લેમ હલ કરી છે જો તેમાં મેગ્નેટાઇઝેશન M પણ ઊંચાઈ ધરાવે છે તો ક્ષેત્ર શું હોવું જોઈએ તેથી તે મને એક ચુંબકીય ક્ષેત્ર 2M30આપે છે હું તેને આ દિશામાં લીલા રંગથી બનાવેલું લખું છું હું વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઇચ્છું છું સુપરકન્ડક્ટરમાં M વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ તમે તે લખીને પણ જોઈ શકો છો કે આ Bapplied2M300 છે 0 B0H MH M32 Bapplied0 H B કારણ કે સુપરકંડક્ટર ની અંદર ક્ષેત્ર 0 છે અને તે તરત જ મને મેગ્નેટાઇઝેશન M 32 Bapplied0 આપે છે તેથી મારે આ H હોવું જોઈએ તેથી મારે અહીં 0 લખવો જોઈએ મને તે ગુલાબી રંગથી લખવા દો ત્યાં પણ એક 0છે અને તેથી M 32 Bapplied0 પડે છે તે M છે આપણે M શોધી લીધું છે અને હું B0 જાણું છું અને B0H MH છે તેથી H M છે જે આ H 32 Bapplied0 થશે 1 H ભાગ B દ્વારા આવે છે અને H નો અડધો ભાગ M દ્વારા આવે છે જે પ્રેરિત છે આ અસાઇનમેન્ટ માં નંબર 9 10 અને 11 બાકીની પ્રોબ્લેમ મિસ હોરમિતા દાસ ગુપ્તા દ્વારા કરવામાં આવશે તેથી પ્રશ્ન નંબર 8 માં આપણે સહાયક ક્ષેત્ર H અને સુપરકન્ડક્ટિંગ ગોળામાં મેગ્નેટાઇઝેશન M માટે સોલ્વ કરી છે તેથી હવે આપણે તે સુપરકન્ડક્ટરની અંદર ચુંબકીય સસેપ્ટિબિલિટી Mનું મૂલ્ય જાણવા માટે રસ ધરાવીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે સુપરકંડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 છે જો હું ચુંબકીય ક્ષેત્ર B માં સુપરકન્ડક્ટિંગ મટીરીયલ મૂકું છું તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની જેમ વર્તે છે તેથી તે એવું હશે તે ડાઇલેક્ટ્રિકની અંદર પ્રવેશ કરશે નહીં Binside00HM0HMH As MχMH Binside01MH0 χM 1 તેથી જો હું ચુંબકીય ક્ષેત્રમાં સુપરકન્ડક્ટિંગ મટીરીયલ મૂકું છું તો પછી ચુંબકીય ક્ષેત્ર સુપરકન્ડક્ટિંગ મટીરીયલ ની અંદર પ્રવેશ કરશે નહીં અને અંદરનું ક્ષેત્ર B0 છે તેથી Binside0HMછે તેથી Binside0HMH છે કારણ કે MχMH છે તેથી Binside01MH0છે તેથી 1M0 છે જે મને χM 1 તરીકે આપે છે તેથી સુપરકંડક્ટિંગ મટીરીયલ ની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય 1 છે તેથી પ્રોબ્લેમ નંબર 10 માં આપણે એક પોઇન્ટ ડાયપોલ નું સહાયક ક્ષેત્ર H શોધી કાઢવું હતું જે r0પર અનંત હદ સુધી છે તેથી ડાયપોલ ઉદ્દગમ પર મૂકવામાં આવે છે અને તેનું મૂલ્ય ચુંબકીય ડાયપોલ નું મૂલ્ય Mmz છે ચાલો હું આ માટે એક આકૃતિ દોરીશ તેથી આ કાર્ટેશિયન કોઓર્ડીનેટ સિસ્ટમ છે હું મારો ચુંબકીય ડાયપોલ ઉદ્દગમ પર મૂકી રહ્યો છું ચુંબકીય મોમેન્ટ mzછે તેથી તે z અક્ષ સાથે નિર્દેશિત થયેલ છે આ એક પોઇન્ટ ડાયપોલ છે અને હું અહીં સ્ફેરિકલ કોઓર્ડીનેટ સિસ્ટમને પણ દોરી શકું છું આ મારો અને છે તો આ r છે તેથી હવે હું જોઉં છું r0પર સહાયક ક્ષેત્ર H નું શું મૂલ્ય છે તેથી આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રના કારણે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે તેથી જો ચુંબકીય ક્ષેત્ર B પાસે અવકાશ પર ચોક્કસ પ્રકારના ડિપેન્ડેન્સ હોય તો મેગ્નેટાઇઝેશન M તે ડિપેન્ડેન્સની નકલ કરશે તો માની લો કે આપણે જાણીએ છીએ કે B0 છે અને આ ચુંબકીય ડાયપોલ અનંત હદનું છે તેથી આપણી પાસે તેની સાથે કોઈ સપાટી બંધ નથી કેમ કે આપણે જાણીએ છીએ કે B0 અને B છે M0 છે જેમ કે B0H M તે અનુસરે છે કે H0 as M0 હવે H શોધવા માટે આપણે જાણીએ છીએ કે પોઇન્ટ ડાયપોલ ઉદ્દગમ r0પર છે અમે પહેલાનાં પૃષ્ઠનો સંદર્ભ લઈ શકીએ છીએ સમયનો સંદર્ભ 1603 જ્યાં આપણે ચુંબકીય ડાયપોલનું આ ચિત્ર બતાવ્યું છે અને આ કોઓર્ડીનેટ સિસ્ટમ દર્શાવેલ છે તેથી હવે તે r0 પર મૂકવામાં આવ્યું છે તેથી આપણી પાસે મુક્ત પ્રવાહ નથી તેથી આપણી પાસે 0 થી દૂર મુક્ત પ્રવાહ નથી H0 H0 r0 થી દૂર આપણે યાદ કરી શકીએ કે H Jfree છે તો H Jfree0 છે તેથી આપણે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે r0 પર મૂકવામાં આવેલા પોઇન્ટ ડાયપોલ માટે H0 અને H0 છે તેથી પ્રોબ્લેમ કે જે તમે હમણાં જ જોયું છે કે જેમાં એક અનંત માધ્યમમાં પોઇન્ટ ડાયપોલ છે અને જેનું શોષણ કરવામાં આવ્યું હતું તે M પ્રેરિત છે કે આ ડાયપોલ દ્વારા ઉત્પન્ન કરેલ ચુંબકીય ક્ષેત્રને લીધે Minduced∝ B બનશે અને તેથી r અથવા અવકાશ ચલ પર તેમની ફંકશનલ ડિપેન્ડેન્સ સમાન હતી ધ્યાનમાં લેવાની વાત એ છે કે આ અનંત ઇક્સ્ટેન્ટ મટીરીયલ છે Minduced∝ B માની લો આપણે તેને કાપી નાખ્યું છે તો ધારો કે આપણે આ પ્રશ્નને બદલીએ છીએ આપણી પાસે એક મર્યાદિત ચુંબકીય મટીરીયલ અથવા ચુંબકીય મટીરીયલનો ગોળો છે અને મેં કેન્દ્રમાં પોઇન્ટ ડાયપોલ મૂક્યું છે આ કિસ્સામાં જે પણ M ઉત્પન્ન થાય છે તે શું થશે તેની સપાટી પર M n અથવા Mn પણ હશે અને તે એડિશનલ H ને ઉત્તેજન આપશે અને ડિપેન્ડેન્સ સીધા B ને સમપ્રમાણ નહીં હોય તે સહેજ વધુ જટિલ હશે આ ખાસ કિસ્સામાં જ્યાં તેને અનંત માધ્યમમાં મૂકવામાં આવ્યો હતો અને જે પણ દલીલ આપવામાં આવી છે તે માન્ય છે પ્રોબ્લેમ નંબર 11 માં આપણે પોઇન્ટ ડાયપોલનું સહાયક ક્ષેત્ર H શોધીશું તેથી આપણી પાસે પ્રોબ્લેમને જોવાની બે જુદી જુદી રીતો છે પ્રથમ રીતે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કેસ સાથે સમરૂપતા બનાવી શકીએ છીએ આપણે વ્યાખ્યાન વિડિઓ માં જોઈ શકીએ છીએ કે આપણે કેવી રીતે ડાયપોલ ના વિદ્યુતક્ષેત્ર ની ગણતરી કરી છે અને અહીં આપણે તે વિદ્યુતક્ષેત્ર અને આપણા સહાયક ક્ષેત્ર H સાથે સમરૂપતા બનાવીશું અને સહાયક ક્ષેત્રની કિંમત શોધીશું તો ચાલો આપણે આ પ્રોબ્લેમ કરવાની આ પ્રથમ રીત આગળ વધીએ તેથી આપણે જાણીએ છીએ કે H Jfree0 છે આપણે તેને પ્રોબ્લેમ નંબર 10 માં જોયું છે અને H ને પોઇન્ટ ડાયપોલ ના ડાયપોલ ચુંબકીય ચાર્જ તરીકે લખી શકાય છે હવે કૃપા કરીને યાદ રાખો કે E 0 છે આ E એ પોઇન્ટ ડાયપોલનું વિદ્યુતક્ષેત્ર છે અને E0 છે જ્યાં ચાર્જ ઘનતા છે H Jfree0 HMagnitude change of the point dipole And E0 E0 So H ≡E હવે જો હું આ બંને વચ્ચે સમાનતા દોરી શકું છું તો હું જોઉં છું કે પોઇન્ટ ડાયપોલનું સહાયક ક્ષેત્ર ઇલેક્ટ્રિક ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની સમકક્ષ છે તેથી મને આ પ્રોબ્લેમને જોવાની ખૂબ જ સરળ રીત આપે છે અને મારે આને સોલ્વ કરવાની વિગતોમાં જવાની જરૂર નથી હું સમાનતા બનાવી શકું છું અને હું માત્ર એટલું જ લખી શકું છું કે H 14πr33m rr m છે જ્યાં m પોઇન્ટ ડાયપોલનું ચુંબકીય મોમેન્ટ છે rr m હું આ એક્સપ્રેશન કેવી રીતે મેળવી શકું કારણ કે હું જાણું છું કે એક પોઇન્ટ ડાયપોલ માટે વિદ્યુતક્ષેત્ર Edipole P4π0r32cosθ rsinθ હતું તમે વ્યાખ્યાનની નોંધ જોઈ શકો છો અને તમને આ એક્સપ્રેશન મળશે અને જ્યારે તમે તેને કોઈ કોઓર્ડીનેટ મુક્ત સ્વરૂપમાં લખો છો ત્યારે તમને Edipole14π0r33P rr P ફોર્મ મળશે તેથી જ્યારે તમે તેને સહાયક ક્ષેત્ર H સાથે સંબંધિત કરો છો ત્યારે તમે સહાયક ક્ષેત્ર માટે એક્સપ્રેશન લખી શકો છો તેથી આ પ્રોબ્લેમને જોવાની આ એક રીત છે rr P પ્રોબ્લેમને જોવાની બીજી રીત સંપૂર્ણ ચુંબકીય છે તેથી ચુંબકીય ડાયપોલ i પ્રવાહ ના સર્ક્યુલર લૂપ વિશે વિચાર કરી શકાય છે અને આ લૂપનું ક્ષેત્ર a કહો તેથી મારી ચુંબકીય મોમેન્ટ m છે આ બિંદુ ડાયપોલના ચુંબકીય મોમેન્ટનું મેગ્નિટ્યુડ i a છે તેથી હવે મારે દિશા પણ જાણવી પડશે તેથી ચુંબકીયક્ષેત્રની દિશા લંબરૂપ છે ચુંબકીય મોમેન્ટ m ની દિશા પ્રવાહ લૂપની સપાટી પર લંબ છે હવે આપણે જોયું છે કે B0 છે M0 પણ છે અને H0 છે જે આપણા અગાઉના સોલ્યુશનમાં છે B0B0J આપણે જાણીએ છીએ કે H0 અને ડાયપોલને અનુરૂપ HJfree છે હવે ખાલી જગ્યામાં પોઇન્ટ ડાયપોલના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે B0 છે અને B0J છે હવે સમીકરણના આ બે સેટ સરખાવો આપણે જોઈ શકીએ છીએ કે આ 0પરિબળ સિવાય આ બંને સમીકરણો સમાન છે તેથી આપણે જાણીએ છીએ કે B 04π3m rr mr3 છે કારણ કે હું આ બે સમીકરણોના સમૂહ વચ્ચે સમાનતા બનાવી શકું છું આ 0 સિવાય હું સીધા જ H લખી શકું છું તેથી હું H 14π3m rr mr3 લખીશ rr mr3 તેથી પોઇન્ટ ડાયપોલ સહાયક ક્ષેત્ર માટે મારું અંતિમ એક્સપ્રેશન 14π3m rr mr3 છે rr mr3 નોંધ લો કે H નું આ મૂલ્ય એ પોઇન્ટ ડાયપોલ ના માધ્યમમાં જેમકે અવકાશ અથવા ચુંબકીય સસેપ્ટિબિલિટી M ના અનંત માધ્યમમાં થી સ્વતંત્ર છે કારણ કે સમીકરણો તમને તે જવાબ આપે છે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું ત્યારે અવકાશ અને માધ્યમ વચ્ચેનો તફાવત હશે તેથી બંને કિસ્સામાં H 14π3m rr mr3 જેટલું જ તારવેલું છે કારણ કે સમીકરણોની સમરૂપતા છે જ્યારે ડાયપોલ અવકાશમાં હોય ત્યારે તે Bfree0H હશે ત્યાં કોઈ m નથી જ્યારે Bmedium0H M હશે જે 0HMH છે જ્યાં MMH તે 01MH છે M પર આધાર રાખીને જો તે પેરામેગ્નેટિક મટીરીયલ છે તો તે અવકાશમાં હશે તેના કરતા થોડું મોટું હશે rr mr3 Bfree0H Bmedium0H M0HMH 01MH